હવે આપણે ઊર્જા પ્રકાશન દરના પ્રકરણ તરફ આગળ વધશે હકીકતમાં ફ્રેક્ચર મિકેનિક્સ ના ઘણા ખ્યાલ ઊર્જા ને ધ્યાને લઈ આરામ થી સમજી શકાય છે જોકે આપણે અગાઉના વર્ગોમાં જોયું છે ઇંગ્લિસ દ્વારા નિરાકરણ સળંગતા જાળવવા ખાતર આપણે ત્યાંથી જ પ્રારંભ કરીશું અને આપણે ઇંગ્લિસ ઉકેલમાં શું શીખ્યા તમને મળ્યુ લંબગોળ છિદ્રવાળી અનંત પ્લેટ માટે મહત્તમ તાણ સિગ્મા તરીકે 1 વત્તા 2a છેદ મા b દ્વારા આપવામાં આવે છે તમારે જોવાનું રહેશે ફ્રેક્ચર મિકેનિક્સ માંના ઘણા પાસાઓ તમારી લંબગોળ છિદ્રની સમસ્યામાંથી આવે છે તમે જાણો છો કે જ્યારે તમે લંબગોળ લેશો ત્યારે તમે મુખ્ય અક્ષોને 2a તરીકે લેશો અને તમે તિરાડની લંબાઈને પણ 2a તરિકે દર્શવો છો જ્યારે મારી પાસે કેન્દ્ર તિરાડ છે ત્યારે હું તેને 2a તરીકે લેબલ કરીશ અને નાના અક્ષોને b તરીકે દશાઁવીશ જ્યારે ઇંગલિસ એ ચેતવણી આપી હતી કે જ્યારે લંબગોળ છિદ્ર તિરાડને ઘટાડે છે જ્યાં b શુન્યની નજિક હોય છે ત્યા તણાવ ખૂબ વધારે હોય છે અને અન્ય એ મુદ્દાને પણ તમારે ધ્યાનમાં લેવાનો છે કે મારી પાસે એક અનંત પ્લેટ છે જેના પર યુનીએક્ક્ષીયલ લોડ લાગે છે તમારે તેને કાળજીપૂર્વક જોવું પડશે કોઈ વર્તુળાકાર છિદ્રવાળી પ્લેટના કિસ્સામાં આપણે યુનીએક્ક્ષીયલ લોડિંગ સાથે અનંત પ્લેટ લીધી છે લંબગોળ છિદ્રના કિસ્સામાં પણ આપણે યુનીએક્ક્ષીયલ લોડિંગ લાગુ કર્યું છે જ્યારે આપણે તણાવ ક્ષેત્રને વિકસિત કરીએ છીએ ત્યારે આપણે તિરાડની સમસ્યા માટે ખૂબ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ શું આપણે કોઈ અનિયમિત લોડિંગ અથવા બાયએક્ષીયલ લોડિંગ જોઈ રહ્યા છીએ જે આપણે ક્રેક ટીપ તણાવ અને સ્થાનાંતરણ ક્ષેત્રોના પ્રકરણને ધ્યાનમાં લઈશું આપણે આ પ્રકરણમાં ઊર્જા અભિગમ પર ધ્યાન આપશું અને ઇંગ્લિસ ઉકેલનો તાત્કાલિક પરિણામ એ પણ છે કે તે નાના લોડ માટે ક્રેક વધે છે અને ઘટક ના ટુકડા કરી શકે છે ગ્રિફિથની મૂંઝવણ તરિકે બતાવેલુ છે તે ગ્રિફિથની મૂંઝવણ જ નથી કોઈ પણ વ્યક્તિ કે જે ઇંગ્લિસના ઉકેલ ને જુએ છે તે જ વિચારે છે કે કેવી રીતે ઘન તેના ઉકેલ જોયા પછી ઘન રહે છે અમારું પ્રાયોગિક અવલોકન એ છે કે તમને લાગે છે કે ઘનમાં તિરાડ હોય છે અને તે તેથી રહે છે આ કેવી રીતે શક્ય છે આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારી પાસે કાર્યરત અન્ય કેટલીક પદ્ધતિઓ હોય જે નક્કર સ્વરૂપોને ટકાવી રાખવામાં ઘનને મદદ કરે આ ગ્રિફિથના વિશ્લેષણની ચાવી છે સપાટી ઊર્જા પ્રવાહીના સપાટીના તણાવ ની જેમ જ ઘનની બધી સપાટી ની ઊર્જાઓ અથવા મુક્ત ઊર્જાઓ સાથે સંકળાયેલ છે જુઓ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જુઓ તે દિવસોમાં ગ્રિફિથ કાચ પર કામ કરી રહી હતી અને ગ્લાસમાં સપાટીની ઊર્જા ખૂબ જ ઓછી હતી તેથી આપણે ખરેખર બીજા ક્રમમાં અસર જોઈ રહ્યા છો જ્યાં સુધી તમારી પાસે વૈચારીક પગલું આગળ ન હોય સપાટી ઊર્જાની ભૂમિકા ભજવવાની ભૂમિકા વિશે કોઈએ વિચાર્યું ન હોત સપાટીની ઊર્જા શા માટે આવે છે આ સપાટીની ઊર્જાઓ વિકસિત થાય છે કારણ કે સપાટીની પરના અણુઓ ઘન ના આંતરિક ભાગના અણુઓથી અલગ રીતે વર્તે છે ઘનનો આંતરિક ભાગ જુઓ અણુ બધી બાજુઓથી અણુઓથી ઘેરાયેલું છે તેથી તે સંતુલનમાં રહે છે તેથી તમે જે શોધો તે છે કે આંતરિક અણુ બધી દિશાઓમાં વધુ કે ઓછા સમાન રીતે પડોશી પરમાણુઓ દ્વારા આકર્ષિત અથવા પ્રતિકારીત થાય છે પરંતુ જ્યારે અણુ સપાટી પર હોય તે કિસ્સો માં એવું થતું નથી આ સપાટીની ઊર્જા તરફ દોરી જાય છે જે પ્રવાહીના પૃષ્ઠતાણ સાથે ખૂબ સમાન છે અને હું તમને ખ્યાલ આપવા જઇ રહ્યો છું કે આ કેવી રીતે શક્ય છે સપાટી પર શું થાય છે એક તરફ આજુબાજુના પરમાણુ નથી તેથી એક અલગ પ્રકારનાં આવશ્યક સંતુલન છે હકીકતમાં મુક્ત સપાટી પરના અણુઓ અને નીચેના અણુઓ એ સંતુલન બનાવવા માટે ફરીથી ગોઠવવા પડે છે જેનાથી મુક્ત સપાટીની નજીકના પદાર્થમાં તાણનો વિકાસ થાય છે આવા વિરૂપતાને ઊર્જાની જરૂર હોય છે અને તે સપાટીની ઊર્જા તરીકે ઓળખાય છે હકીકતમાં સપાટી ઊર્જાની ભૂમિકા તરફ ધ્યાન આપવું એ ગ્રિફિથે મુકેલ એક વૈચારિક પગલું હતું અને આપણે વિવિધ પ્રકારના પદાર્થ માટે સપાટીના ઊર્જાના મૂલ્યો પર ધ્યાન આપીશું મારી પાસે અહીં પદાર્થની સૂચિ છે અને મારી પાસે સપાટીની ઊર્જા છે જે મીટર ચોરસ દીઠ જુલ્સ તરીકે આપવામાં આવે છે અને કોપર માટે તે 0 98 છે હળવા સ્ટીલ માટે લગભગ 1 20 એલ્યુમિનિયમ એલોય માટે 0 6 ગ્લાસ માટે 2 30 બરફ માટે 0 07 અને હીરા માટે 5 50 છે તમે જાણો છો કે ગ્રિફિથ હીરા પર કામ કરી શક્યો નહીં કારણ કે તે ખૂબ મોંઘું છે તેથી તેણે કાચ પર કામ કર્યું અને તમે શોધી કાઢ્યું કે અન્ય પદાર્થ ઊર્જાની સરખામણીએ કાચની સપાટી પર ઊર્જા વધારે છે સિy કે હીરા અને આ કોષ્ટક બીજી ઊર્જા પણ આપે છે જે ગામા પી તરીકે આપવામાં આવે છે જે છે ઊર્જા તિરાડ સપાટીની નજીક પ્લાસ્ટિક વિરૂપણ નું કારણ બને છે અને તેનું મૂલ્ય શું છે હળવા સ્ટીલ ગામા એસ ના કિસ્સામાં તે ખૂબ જ ઉચ્ચી છે જ્યારે ફક્ત 1 20 છે જ્યારે ગામા પી છે 125000 અને એલ્યુમિનિયમ મિશ્રિતધાતુના કિસ્સામાં તે 4000 છે હકીકતમાં આપણે પછીના પ્રકરણમાં જોઈશું ઇરવિને ગ્રિફિથના વિશ્લેષણને કેવી રીતે વિસ્તૃત કર્યું જે બરડ નક્કર અથવા તન્ય પદાર્થો માટે હતું ગામા પી નો ઉપયોગ કરીને ગ્રિફિથના અભિગમના સાદી એક્સ્ટ્રાપોલેશન સાથે તે તન્ય ઘન માટે ફ્રેક્ચર મિકેનિક્સ ની વિભાવનાઓ લાગુ કરી શકે છે આ જ કારણ છે કે હું તરત જ ગામા પી ની કિંમત બતાવી રહ્યો છું જોકે આ પ્રકરણમાં મુખ્ય ભાગમાં આપણે બરડ ઘન પર ધ્યાન કેન્દ્રિત કરીશું તણાવઘટકોની દ્રષ્ટિએ સંગ્રહિત સ્થિતિસ્થાપક તાણ ઊર્જા આ પ્રકરણમાં આપણે શક્તિઓ જોવી પડશે તેથી સ્થિતિસ્થાપક તાણ ઊર્જા વિશેની વિભાવનાઓની સમીક્ષા કરવી વધુ સારું છે આપણે આને વિવિધ સાદી કિસ્સોોમાં શોધીશું અને આપણે અપનાવવાની પદ્ધતિ વિશે આપણે ખાતરી આપીશું અને આમાંથી કેટલાક તમને આ પ્રકરણમાં સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે અને પ્રથમ આપણે એક સાદી સ્પ્રિંગ નો કિસ્સો લઈએ તે એક રૈખિક સ્પ્રિંગ છે અને એનિમેશન ખૂબ કાળજીપૂર્વક જુઓ અને એ પણ તમારી પાસે આલેખ છે જે તમને P વિરુદ્ધ સ્થાનાંતરણ આપે છે હું અનેિમેશન જે બિંદુ જોઈએ છે તે ફરી કરીશ જુઓ કેવી રીતે P બતાવવામાં આવ્યું છે તે ખૂબ કાળજીપૂર્વક બતાવવામાં આવ્યું છે કે P 0 થી ધીમે ધીમે બદલાય છે અંતિમ મૂલ્ય સુધિ જાઇ છે આ ખૂબ મહત્વનું છે અને એ સ્પ્રિંગ નું સ્થાનાંતર ડેલ્ટા હોય છે જ્યારે P ધીમે ધીમે પૂરી પાડવામાં આવે છે તેથી વળાંક હેઠળનો ક્ષેત્ર એ તે ઊર્જા છે જે સ્પ્રિંગ માં સંગ્રહિત થાય છે તમે બધા તેના વિશે જાણો છો કારણ કે P ધીમે ધીમે લાગુ પડે છે તમને સ્થિતિસ્થાપક તાણ ઊર્જા U મળે છે જે ડેલ્ટામાં P ના અડધા ભાગ જેટલો છે ધારો કે મારી પાસે સતત લોડ લાગુ કરો છે તો ઊર્જા P ગુણ્યા ડેલ્ટામાં હશે અનેે અનુરૂપ ડિફ્લેક્શન ડેલ્ટા છે સોલિડ મિકેનિક્સની ઘણી સમસ્યાઓમાં જ્યારે તમે અંતિમ ભાર બતાવો ત્યારે આપણે સ્પષ્ટપણે ધારીએ છીએ કે અંતિમ લોડ ક્રમિક પ્રક્રિયા દ્વારા પહોંચી ગયો છે 0 થી અંતિમ મૂલ્ય સુધી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બધી સૂક્ષ્મતાને આપણે ધ્યાનમાં રાખવી પડશે તેથી સ્પ્રિંગના કિસ્સામાં પણ આપણે એનિમેશનને કાળજીપૂર્વક એવી રીતે મૂકી છે કે P ધીમે ધીમે 0 થી બદલાય છે અને તમે જાણો છો કે તાણ ઊર્જા શું સંગ્રહિત છે અને જ્યારે આપણે આ પ્રકરણમાં સમસ્યાઓ હલ કરવા માંગતા હો ત્યારે આપણે આને સામાન્ય ખેંચાણવાળા બોડીને શિયર સ્ટ્રેસને આધિન બોડી અને તમામ તાણના ઘટકોના સંયોજન વગેરેને વિસ્તૃત કરીશું આ બધા અભિવ્યક્તિઓ અંદર આવશે હાથમાં જ્યારે તમે હલ કરવા માંગો છો આ પ્રકરણમાં સમસ્યાઓ તેથી તમારી પાસે જે અહીં છે તે છે એક નાનો તત્વ લેવામાં આવે છે અને તમને ફક્ત સામાન્ય તાણ રહે છે કારણ કે તે તત્વ વિસ્તૃત થઈ ગયું છે અને તમે તેના પર જે શક્તિ ચલાવી રહ્યા છો તે શોધી શકો છો અને તેને અનુરૂપ સ્થાનાંતર શોધી શકો છો અને તે એકદમ સીધું છે તેથી મારી પાસે જે છે તે છે મારી પાસે સિગ્મા X ના અડધા ભાગ 'dy' by 'dz'તરીકે આપવામાં આવતી વધારાની તાણ શક્તિઓ છે આ તે ક્ષેત્ર છે જેના પર તાણ લાગુ કરે છે તેથી આ તમને બળનો ઘટક અને એપ્સયલોન x dx ને અનુરૂપ સ્થાનાંતરણ આપે છે અને જો તમે કાળજીપૂર્વક જોશો તો વધતી તાણ ઊર્જા સિગ્મા એપ્સયલોન x નો અડધો ભાગ ગુણ્યા dv છે અને જ્યારે તમે તેના પર લાગુ કરનારા શીયર તાણ ધરાવતા હો ત્યારે આપણે તેવું જ વાકય વિકસાવીશું તમારી પાસે વૃધ્ધિશીલ ભાગ અનંત ભાગ છે તમારી પાસે "dx dy dz" છે અને આ શીયર સ્ટ્રેસને આધિન છે અહીં ફરીથી તમે શોધી શકો છો કે તે કયો લગુ કરેલ બળ છે અને અનુરૂપ સ્થાનાંતર શું છે બળ tau x y dx dz છે સ્થાનાંતરણ એ ગામા xy dy છે અને આપણે પણ ધારીએ છીએ તમારી પાસે અડધો પરિબળ આવે છે કારણ કે તાણની તીવ્રતા ધીમે ધીમે લાગુ પડે છે 0 થી અંતિમ પરિમાણ tau x y સુધી ધીમે ધીમે બદલાય છે અને અહીં ફરીથી તમે તત્વમાં સંગ્રહિત વૃદ્ધિત્મક તાણ ઊર્જા ટાઉ xy ગામા xy dV અડધો ભાગ છે તેથી કદ માટે આ માત્ર તે જ છે કદ દીઠ તમે ખરેખર તેની ગણતરી કરી રહ્યાં છો અને તે પણ આપણે એકમ કદ શોધીશું આ પ્રકરણમાં આપણે એકમની જાડાઈ માટે જોશું આપણે પણ મર્યાદિત જાડાઈ અને તેથી વધુ માટે જોઈશું મેં એક પછી એક એવાં સમીકરણોનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે જાણવું જોઈએ કે આપણે કયા સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ અને ફ્રેક્ચર મિકેનિક્સ પણ જાડાઈ માટે ખૂબ રમૂજી પ્રતીકનો ઉપયોગ કરે છે તે કેપિટલ B ઉપયોગ જાડાઈને રજૂ કરે છે તમે જાણો છો કે જો તમારે કેટલાક જૂના પુસ્તકોનો સંદર્ભ લેવો પડશે જે બેશક ઉતમ છે ત્યાં તમને નમૂનાની જાડાઈ તરીકે 'B' બી મળશે તેથી તમે અમારી ચર્ચા શોધી શકશો આપણે તે જ પ્રતીકવાદનો ઉપયોગ જાડાઈ સૂચવવા માટે કરીશું જે થોડી સ્લાઇડ્સ પછી આવશે હવે આપણે તેને વ્યક્તિગત તાણના પરિમાણો માટે જોયું છે ધારો કે મારી પાસે તાણનું સંયોજન છે તો પછી હું સાદીતાથી અંતિમ વાકય લખી શકું છું સિગ્મા x એપ્સાયલોન x વત્તા સિગ્મા Y એપ્સાયલોન Y વત્તા સિગ્મા z એપ્સાયલોન z વત્તા ટાઉ xy ગામા xy વત્તા ટાઉ yz yz વત્તા ટાઉ xz ગામા xz dv નો અડધો ભાગ અને જો હું સિસ્ટમમાં સંગ્રહિત કુલ ઊર્જા શોધવા માંગુ છું તો તમે કદ પર એકીકરણ કરો છો અહીં તમને તાણ અને તાણનું ઉત્પાદન મળે છે એકલા તાણની દ્રષ્ટિએ આ વાકયઓ જોવાનું પણ ઇચ્છનીય છે તેથી જો મારે તે કરવાનું હોય તો મારે તાણના તાણ સંબંધોનો ઉપયોગ કરવો પડશે અને લોકો એક જોખમોનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ તણાવ પરીક્ષણનો ઉપયોગ કરે છે તાણ એ ફક્ત અક્ષીય તાણનું એક કાર્ય છે કારણ કે તાણના અન્ય ઘટકો 0 છે પરંતુ જો તમે તેને સામાન્ય પરિસ્થિતિ માટે લખો છો તો તાણમાંથી ઘટક હશે તણાવના અન્ય ઘટકો પણ અક્ષીય તાણ તમારે તેને લખવામાં ખૂબ કાળજી લેવી પડશે તેથી તમે એપ્સાયલોન x ને 1 ભાગ્યા E સિગ્મા x ઓછા સિગ્મા y વત્તા સિગ્મા z લખો આનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એક સામાન્ય ભૂલો છે જે વિદ્યાર્થીઓ કરે છે જ્યારે તેઓ ટેન્શન ટેસ્ટ થી સામાન્ય પરિસ્થિતિ તરફ આગળ વધે છે ત્યારે તેઓ ક્યારેય ટેન્શન ટેસ્ટમાંથી બહાર આવતા નથી ટેન્શન ટેસ્ટ માં સિગ્મા y અને સિગ્મા z 0 છે તેથી તાણ એ એપ્સાયલોન દ્વારા તનાવથી સંબંધિત છે સિગ્મા E દ્વારા તમે સમાન પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકતા નથી તેથી સામાન્ય તાણ આ ફેશનમાં સામાન્ય તણાવ સાથે સંબંધિત છે શીયર તાણમાં કોઈ સમસ્યા નથી ગામા xy નો સંબંધ ટાઉ xy સાથે છે ગામા yz ટાઉ yz સાથે સંબંધિત છે ગામા zx એ ટાઉ xz સાથે સંબંધિત છે તેથી જ્યારે હું આનો ઉપયોગ કરું છું ત્યારે હું તાણના ઘટકોની દ્રષ્ટિએ તાણની શક્તિ મેળવી શકું છું અને તે આ જેમ વાંચે છે તેથી જો હું કુલ તાણ ઊર્જા મેળવવા માંગુ છું તો હું કદ કદ ઉપર એકીકૃત થઈ શકું છું અને તેની અંદર મારી પાસે 1 ભાગ્યા E સિગ્મા x સ્ક્વેર્ વત્તા સિગ્મા y સ્ક્વેર્ વત્તા સિગ્મા z આઓછા 2 nu જેવા સિગ્મા x સિગ્મા માં y વત્તા સિગ્મા y સિગ્મા z વત્તા સિગ્મા z સિગ્મા x વત્તા 1 ભાગ્યા G ટાઉ xy સંપૂર્ણ સ્ક્વેર વત્તા ટાઉ yz સંપૂર્ણ સ્ક્વેર્ વત્તા ટાઉ xz સંપૂર્ણ સ્ક્વેર્ અને તમે ખૂબ જ સારી રીતે જાણો છો કે E એ યંગનું મોડ્યુલસ Young's modulus છે G એ શીઅર મોડ્યુલસ છે અને તે પોઇસોનના ગુણોત્તર Poisson's ratio દ્વારા સંબંધિત છે હવે આપણે બાહ્ય રીતે લાગુ લોડની દ્રષ્ટિએ તાણ ઊર્જા પર પણ ધ્યાન આપશું હવે આપણે અક્ષીય રીતે ભરેલા સભ્ય માટે જોશું આ તે છે જે આપણે હવે જોઈએ છીએ તમે જાણો છો કે આ મૂળભૂત વાકયઓ છે જે કામ આવે છે જ્યારે આપણે ફ્રેકચરની ગણતરી માટે ઊર્જા પ્રકાશન દરની વિભાવનાને સાદી ભૂમિતિ માટે કેવી રીતે લાગુ કરવી તે જોવા માંગીએ છીએ તેથી આ પ્રારંભિકતાઓએ તે કરવું જરૂરી છે જો કે તમને તમારા અગાઉના અભ્યાસક્રમથી આ જ્ઞાન મળવું જોઈએ આપણે સાતત્ય માટે તેની સમીક્ષા કરી રહ્યા છીએ અને આપણે અક્ષીય રીતે ભરેલા સભ્ય માટે જોશું બાહ્ય લોડ લાગુ કરેલ P આડછેડના ક્ષેત્રફળ અને યંગના મોડ્યુલસYoungs modulusની દ્રષ્ટિએ તાણ ઊર્જા માટે અંતિમ વાકય મેળવવાનો આપણો રસ છે U બરાબર ડેલ્ટામાં ગુણ્યા અડધા P ભાગ જેટલું એક આ પણ લખવાની રીત છે આપણે સિગ્મા x જે લખ્યુ છે જે બીજુ કાઈ નહી પણ P ભાગ્યા A એપ્સાયલોન x બરાબર P ભાગ્યા A E અને dU બને છે આપણે સિગ્મા x ને એપ્સાયલોન x પહેલેથી જ જોયું તે રીતે જ છે જો તમે આ રીતે જુવો તો તમને આ અડધા Pનો સ્ક્વેર્ડ ભાગ્યા A નો સ્ક્વેર્ડ ગુણ્યા E ગુણ્યા dx ગુણ્યા dA તરીકે મળશે જે કદ આપે છે અને આ આપણે સામાન્ય રીતે તે પાતળા ભાગ માટે કરીએ છીએ જ્યારે હું સંપૂર્ણ ઊર્જા માટે આ કરું છું ત્યારે આ dA ને કદમાં સંક્લિત થાય છે તમારી પાસે dA છે તે A ગુણ્યા dx બને છે તેથી તમને તાણ ઊર્જા બરાબર જેટલું શુન્ય થી L P નો સ્ક્વેર્ડ ભાગ્યા A E ગુણ્યા dxના અડ્ધુ જેટ્લુ મેળવી શકો છો તેથિ જ્યારે તમે ખરેખર પાતળા ભાગો તરફ નજર કરી રહ્યાં હોવ ત્યારે તમે તે ભાગ પર ઊર્જા શોધવા માંગતા હો તેથી અંતર તમારા dx પેરામીટરમાં સમાય જાય છે જે ખૂબ પ્રખ્યાત વાકય છે તમને વક્રતા તેમજ ટોર્સિયન માટે સમાન વાકય મળશે તેમ છતાં આપણે તેમને જોશું તે વધુ સારું રેહેશે તમારી નોંધોમાં આ સમીકરણો છે અને તમારે એક વધુ પાસું પણ જોવું જોઈએ અહીં જે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે છે આ તાણ ઊર્જાનું સ્વરૂપ જ્યારે મારી પાસે તાણ ઊર્જા હોય છે તે સિગ્મા ના સ્ક્વેર્ડ ભાગ્યા E ગુણ્યા એકમ કદમાં અડધા ભાગ જેટલુ વર્ગીકૃત કરવામાં આવે છે અહીં એકમનું કદ લેવામાં આવ્યું છે તેથી જ તમારી પાસે કંઈપણ નથી તેથી આ તાણ ઊર્જાના વાકયનું સ્વરૂપ છે કારણ કે અમારું અંતિમ રસ તે જોવાનું છે ઘનમા તિરાડની હાજરીમાં તાણની ઊર્જા કયા પ્રકારની છે આ આપણે પહોંચવા માંગો છો તે છે હકીકતમાં આ પ્રકરણમાં આપણે પરિમાણીય વિશ્લેષણ અથવા છૂટછાટની સમાનતા દ્વારા જઈશું જ્યારે આપણે ક્રેક ટીપ તણાવ અને સ્થાનાંતરણ ક્ષેત્ર વિકસાવ્યા પછી આપણે પાછા આવીશું અને તાણ અને સ્થાનાંતરણના આધારે મેળવીશું હકીકતમાં આપણે છૂટછાટનો અભિગમ જોઈને ઘણાં ગણિતને ટાળી શકીએ છીએ તણાવઘટકોની દ્રષ્ટિએ સંગ્રહિત સ્થિતિસ્થાપક તાણ ઊર્જા - ટોર્સનમાં તેથી તે આપણે કરવા જઇ રહ્યા છીએ તેથી આપણે તેમાં પ્રવેશતા પહેલા ઘટક પર લોડ થવાના કારણે તમારા તાણમાં સંગ્રહિત તાણનું સ્વરૂપ ધ્યાનમાં રાખો જ્યારે મારી પાસે તિરાડ પણ છે ત્યારે તે સમાન સ્વરૂપ ધરાવે છે તેથી તે ચકાસણીનો એક રસ્તો છે ખરેખર આપણે સાચી દિશામાં છીએ હવે આપણે લઈએ છીએ કે સભ્યમાં સંગ્રહિત તાણ ઊર્જા શું છે આપણે પહેલાથી જ વિકસિત કર્યું છે જ્યારે તમારી પાસે તાણ અને ભાર હોય છે ત્યારે તેનો કદ નુ અડધો તમને સંગ્રહિત તાણ ઊર્જા આપે છે તાણ ઘટકોની દ્રષ્ટિએ સંગ્રહિત સ્થિતિસ્થાપક તાણ ઊર્જા બેન્ડિંગ હકીકતમાં જો તમે ડિફ્લેક્સન શોધવા માટે કાસ્ટિગ્લિઆનોનાCastigliano's પ્રમેય પરના પ્રવચનોને યાદ કરો છો તો તમે આ સમીકરણો વિકસાવ્યા હોત અને તેનો ઉપયોગ ડિફ્લેક્સન શોધવા માટે પણ કર્યો હોત તે માત્ર પુનરાવર્તન છે અને આ ઇચ્છનીય છે હવે તમારી પાસે ટોર્સિયન માટે અભિવ્યક્તિ છે તમને બેન્ડિંગ માટે ખૂબ સમાન અભિવ્યક્તિ મળશે અહીં ફરીથી તમારી પાસે ફ્લેક્ચર ફોર્મ્યુલા છે તમારી પાસે સામાન્ય તણાવ અને સામાન્ય તાણ માટે અભિવ્યક્તિ છે અને સંગ્રહિત તાણ ઊર્જા લખવાનું સરળ છે અને અહીં આપણી પાસે M b છે જે વળાંકની ક્ષણ દર્શાવે છે તેથી આખરે તમે જે મેળવો છો તે છે વક્રતાને કારણે સભ્યમાં સંગ્રહિત તાણ ઊર્જા 0 થી L Mb સ્ક્વેર્ 2E Iz ને dx માં અભિન્ન છે આપણે ખરેખર પાતળા સભ્યો વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે તમે પાતળા સભ્ય કહો છો ત્યારે આડછેદ ના પરિમાણો લંબાઈ કરતા ઘણા નાના હોય છે હકીકતમાં તમારા જીવનને સરળ બનાવવા માટે વિવિધ પ્રકારની વ્યવહારુ સમસ્યાઓને પાતળા સભ્યો તરીકે મોડેલ્ડ કરી શકાય છે તેથી તે દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તિરાડની હાજરીમાં તાણ ઊર્જા પરિવર્તન હવે આપણે જે જોઈશું તે છે જ્યારે તિરાડ આગળ વધે છે ત્યારે ઘટકમાં શું ફેરફાર થાય છે ઘટકની જડતા ઓછી થાય છે કલ્પના કરવા માટે ખૂબ જ સરળ છે જે ક્ષણ તમારી પાસે તિરાડ ક્રેક છે દેખીતી રીતે જડતા બદલાશે તેમાં કોઈ વિવાદ નથી આપણે આગળનું નિવેદન જોઈશું આગળનું નિવેદન કહેશે ઘટકમાં તાણની શક્તિ ઓછી થાય છે અથવા વધે છે આ નિવેદનને લાયક બનાવવાની જરૂર છે જ્યાં સુધી તમે દાખલો નહીં લો ત્યાં સુધી તેને જુઓ જ્યારે તિરાડ આગળ વધે છે ત્યારે શું થાય છે આપણે પરિસ્થિતિઓને એવી રીતે લઈશું કે એક કિસ્સામાં તાણ ઊર્જા વધે છે બીજા કિસ્સામાં તાણ ઊર્જા ઘટે છે તેથી તે શક્ય છે જો કે તમે હમણાં સમજી શકતા નથી આપણે એક ઉદાહરણ લઈએ છીએ અને જોઈ શકીએ છીએ અને બીજી નજીવી વિગત એ એ ઘટકના બિંદુઓ છે કે જેના પર બાહ્ય લોડ લાગુ થાય છે અથવા ખસેડી શકશે નહીં ક્ષણે જ્યારે તમે ફ્રેક્ચર મિકેનિક્સ સાહિત્ય પર આવો તમે હંમેશા નિશ્ચિત પકડ વિશે વાત કરો છો તેનો અર્થ એ કે તમે નમૂના પર સતત સ્થાનાંતરણ લાગુ કરો છો આ એક સંભાવના છે બીજી સંભાવના સતત લોડ છે આપણે તે કેમ કરીએ તે આપણા ગાણિતિક વિકાસમાં મદદ કરે છે જો તમે સ્વતંત્ર રીતે સતત ભાર અને સતત વિસ્થાપન પર નજર નાખો તો આપણે તમારા સૈદ્ધાંતિક વાદ વિકાસમાં અમુક પ્રકારની સમજણ વિકસાવીશું પાછળથી આપણે તિરાડ રચના માટે જે પણ ઊર્જા ઉપલબ્ધ છે તે બતાવીશું સતત સ્થાનાંતરણમાં અથવા સતત લોડિંગ એક અને એક સમાન છે અને અંતે આપણે બતાવીશું કે સામાન્ય લોડિંગને સતત લોડ અને સતત સ્થાનાંતરણના નાના પગલાઓ તરીકે ગણી શકાય આ રીતે આપણે સ્વયંને મનાવીશું સતત વિસ્થાપન અથવા સતત ભાર પર સમય પસાર કરવો તે પૂરતું સારું છે તેથી આપણે અમુક વિભાવનાઓ વિકસિત કરીશું અને તેમાંથી કોઈ એક પસંદ કરીને આપણા સમીકરણો સાદારૂપના બનાવશું આ જ કારણ છે કે આપણે તેને જોઈએ છીએ એક તરફ તે તમને ગણિતના વિકાસને સરળ બનાવવા માટે મદદ કરે છે બીજી બાજુ તે પ્રાયોગિક રૂપે ઊર્જા પ્રકાશન દરની ગણતરી કરવા માટે માધ્યમ પણ પ્રદાન કરે છે તેથી તે બંને હેતુઓને પૂર્ણ કરે છે તેથી જ્યારે તમે કહો છો કે ઘટકમાં તાણની શક્તિ ઓછી થાય છે અથવા વધે છે જે ખરેખર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે શું આપણે સ્થિર પકડની સ્થિતિ અથવા સતત લોડ પરિસ્થિતિ હોઈએ છીએ તેથી જો મારી પાસે એક નિશ્ચિત પકડ છે તો બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય 0 છે જ્યારે બળો ખસી જાય છે ત્યારે જ કાર્ય કરવામાં આવે છે તે જ સતત ભારણના કિસ્સામાં થાય છે અને આ બધી ચર્ચાઓમાં આપણે ધ્યાનમાં રાખવું પડશે બે નવી સપાટીઓ બનાવવા માટે ઊર્જા વપરાશ કરવામાં આવી રહી છે ગ્રિફિથનું આ મુખ્ય નિરીક્ષણ હતું તમે સીધા ઇંગ્લિસ ઉકેલમાં પર નજર કરો છો તો તમે ફક્ત સાવચેત થઈ જશો અને તે તમારું વાસ્તવિક નિરીક્ષણ સંતોષશે નહીં આ સમજણ લાવવા માટેઆ સમજણ લાવવા માટે બે નવી સપાટી બનાવવા માટે ઊર્જાનો વપરાશ થઈ રહ્યો છે તેવું ગ્રિફિથ અવલોકન કરવા માટે પૂરતી બુદ્ધિશાળી હતી અને આપણે એક પછી એક લઈશું જ્યારે મારો ભાર અચળ હોય ત્યારે શું થાય છે મેં એક સરળ ઉદાહરણ લીધું છે હું ઈચ્છું છું કે તમે તેનો સુઘડ રેખાકૃતિ બનાવો અને આલેખને પણ આલેખ કરો આ રેખાકૃતિ શું બતાવે છે તમારી પાસે ડબલ કેન્ટિલેવર બીમ નો નમૂનો છે તમારી પાસે લાંબી ક્રેક તિરાડ છે ક્રેક તિરાડ ની લંબાઈ a તરીકે આપવામાં આવે છે અને તમારું મનોચિત્ર સરળ બનાવવા માટે તે સ્પષ્ટ રીતે કેબલ સિસ્ટમ દ્વારા બતાવે છે તમે લોડ P લટકાવી રહ્યા છો તેથી તે ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ઘટક પર સતત લોડ લાગુ કરી રહ્યાં છો અને તમે શું કરી શકો તમે ધીમે ધીમે 0 થી P તરફ જઇ શકો છો અને તમે P ની કિંમત તેમજ સ્થાનાંતરણ નોધી શકો છો તેથી તમે આના જેવો આલેખ મેળવી શકો છો અને આ આલેખ લંબાઈમાં તિરાડ ધરાવતા ઘટક માટે પ્રાપ્ત થાય છે હવે કેટલાક માધ્યમથી મારી પાસે બીજું ઘટક છે જે ખૂબ સમાન છે જેમાં તિરાડની લંબાઈ a નથી પરંતુ તે વધારીને da થઈ છે તેથી મારી પાસે a પ્લસ da ની તિરાડ છે અને ધારો કે હું સ્થાનાંતરણ વિરુદ્ધ લોડ પ્લોટ કરવા માંગું છું તમે આલેખ કેવી રીતે હોવાની અપેક્ષા કરશો મારી પાસે હવે લાંબી તિરાડ છે તેથી ચોક્કસપણે જડતા ઓછી થાય છે આલેખ પહેલાના કરતા નીચે રહેશે ઢાળ અલગ હશે અને આ પણ નોધી શકાય છે અને તમારી પાસે આલેખ છે જે પ્લસ da માટે છે આ પ્રકરણમાં આપણે શોધવા માંગીએ છીએ કે તિરાડને વધતી વખતે વધારવા માટે જરૂરી ઊર્જા શું છે અને આપણે તે તરફ આગળ વધી રહ્યા છીએ તેના માટે આપણે આખરે ઊર્જા સંતુલનનું સમીકરણ લેતા પહેલા પૂર્વભૂમિકા ની માહિતી ખૂબ વિકસાવી રહ્યા છીએ તેથિ હવે મેં બે સમાન ઘટકો લીધા છે એક તમારી પાસે લંબાઈ a ની તિરાડ છે બીજી તમારી પાસે લંબાઈ a પ્લસ da છે અને આ આંકડાઓ પણ ખૂબ કાળજીપૂર્વક દોરેલા છે આ ભાર ઓછો થયો છે કારણ કે જડતા ઓછી છે હવે હું શું કરીશ હું આમાં ધીમે ધીમે ભાર વધારતો રહીશ તો શું થશે કોઈ ચોક્કસ ભાર પર આવું થાય છે કે તિરાડ અંતર da દ્વારા આગળ વધે છે આપણે તે આલેખીય રીતે જોઈશું જોશે અને આપણું રસ શું છે તે શોધવા માટે કે પ્રથમ કિસ્સામાં તેમજ બીજા કિસ્સામાં સંગ્રહિત તાણ ઊર્જા શું છે ત્યારબાદ આપણે તાણ da દ્વારા આગળ વધ્યા પછી તાણ ઊર્જાનું શું થાય છે તે શોધી ને તેના પર ટિપ્પણી કરીશું તે જ અમારો અંતિમ ઉદ્દેશ છે તેથી હવે હું શું કરીશ હું લોડ વધારીશ અને અવલોકન કરીશ જ્યારે તિરાડ આગળ વધવાનું શરૂ થઈ ગયું છે જ્યારે લોડ P1 મૂલ્યમાં વધારો થયો છે અને તે અંતર dv દ્વારા આગળ વધ્યું છે એનિમેશન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે એવું લાગે છે કે જાણે હું પ્રયોગ કરું છું એનિમેશન બતાવવામાં આવ્યું છે તો આ જશે અને આ આલેખને સ્પર્શે હવે જાણો પ્રણાલીની અંતિમ તાણ ઊર્જા શું છે અને તિરાડના વધતા જતા વિસ્તરણને કારણે તાણની ઊર્જા કેવી બદલાઇ છે તેનું વિશ્લેષણ કરવા માટે મારી પાસે પૂરતો ડેટા છે તમે સ્પ્રિંગ ના કિસ્સામાં જોયું છે તમે જોયું છે લોડ સ્થાનાંતર આલેખ અને આલેખની નીચેનો વિસ્તાર એ સ્ટ્રેઇન એનર્જી છે અહીં ફરીથી લોડ ધીમે ધીમે લાગુ કરવામાં આવે છે હું સમાન અભિગમનો ઉપયોગ કરી શકું છું અને જ્યારે હું તફાવત શોધવા માંગુ છું ત્યારે હું અંતિમ તાણ ઊર્જા માઇનસ પ્રારંભિક તાણ ર્જા શોધીશ હવે આપણે જોઈશું તેથી તાણ ઊર્જામાં શું ફેરફાર છે તે આપણે જોઈએ છે અંતિમ તાણ ઊર્જા આ રેખાની નીચેની એક છે અને તમારી પાસે આ ત્રિકોણાકાર ક્ષેત્ર છે અને તે P1 ગુણ્યા V2 ના અડધા ભાગ દ્વારા માં આપવામાં આવે છે આપણે સતત લોડિંગના કિસ્સા તરફ ધ્યાન આપી રહ્યા છીએ તેથી સતત ભારના કિસ્સામાં મારી પાસે P1 સતત રહે છે તેથી અંતિમ તાણ ઊર્જા P1 ગુણાકાર Vવ2 નો અડધો ભાગ છે પ્રારંભિક તાણ ઊર્જા શું છે તે આ વાક્યની નીચે આ રેખાની નીચે છે તે આ રેખાની નીચે છે અને તમારી પાસે આ ત્રિકોણાકાર ક્ષેત્ર છે ગાણિતિક રીતે તે P1 ગુણ્યા વ2 ના અડધા છે તેથી તાણ ઊર્જામાં શું ફેરફાર છે તે આ નાનું ત્રિકોણ છે તમે જે અહીં જુઓ છો તમે આને ખૂબ કાળજીપૂર્વક ઓળખી શકશો અને આ રીતે પ્રયોગ પણ કરવામાં આવે છે તેથી તમે પ્રાયોગિક રૂપે શોધી શકો છો કે ઊર્જા પ્રકાશન દર કેટલો છે અને તમારી પાસે જે છે તે છે હું આને P1 ગુણ્યા dv ના અડધા ભાગ તરીકે મેળવી શકું છું અને આ કિસ્સામાં તાણની ઊર્જા આખરે વધે છે તે ખૂબ જ સ્પષ્ટ છે કારણ કે તમારી પાસે આ ત્રિકોણ છે આ ત્રિકોણ ક્ષેત્ર પ્રારંભિક ત્રિકોણ કરતા ઘણું મોટું છે તેથી સતત લોડ પરિસ્થિતિમાં તિરાડની પ્રગતિ દ્વારા પ્રણાલીની તાણ ઊર્જા વધે છે આટલું જ નહીં તમારી પાસે બાહ્ય ભાર છે અને બાહ્ય લોડ મર્યાદિત અંતરથી આગળ વધ્યું છે તે મર્યાદિત અંતર dv દ્વારા ખસેડવામાં આવ્યું છે અને પ્રક્રિયામાં શું કામ કરવામાં આવે છે તે dv ગુણ્યા w ના અડધા અથવા w ગુણ્યા ડીવીછે ત્યાં એક સૂક્ષ્મ તફાવત છે આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે ભારણ લાગુ થાય છે પરંતુ આમાં જે થાય છે તે થોડું અલગ છે તમને જે લાગે છે તે છે જ્યારે લોડ P1 પહોંચી જાય છે અચાનક તિરાડ a વત્તા ડેલ્ટા a પર પહોંચી ગઈ છે પરંતુ ભાર સમાન રહ્યો છે તેમાં dvનું સ્થાનાંતરણ થયું છે તેથી કરવામાં આવેલ બાહ્ય કાર્ય P1 ગુણ્યા dv છે તેથી તમારે તે વિશે ખૂબ કાળજી લેવી પડશે આ લંબચોરસ ક્ષેત્ર છે આપણે ભૂલ ન કરવી જોઈએ દરેક જગ્યાએ આપણે P1નો અડધો ઉપયોગ કરીએ છીએ તમારે એમ ન કહેવું જોઈએ કે આ P1 નો પણ અડધો ભાગ છે તે ખરેખર P1 ગુણ્યા dv છે અને આપણે અહીં જે શીખ્યા છે તે સતત ભાર હેઠળ છે જ્યારે a થી વત્તા da સુધીની તિરાડની વૃદ્ધિ થાય છે ત્યારે પ્રણાલીની તાણ શક્તિ વધે છે તિરાડની હાજરીમાં અચળ લોડિંગ હેઠળ સ્ટ્રેઈન ઊર્જા પરિવર્તન અને હવે આપણે જઈએ છીએ અને જોઈએ છીયે કે સતત સ્થાનાંતરણના કિસ્સામાં શું થાય છે તેથી અહીં હું ફરીથી એક કોયડો લઈશ જે પહેલાની સમાન હતી અહીં તે નિશ્ચિત કુશળતા હેઠળ મૂકવામાં આવે છે અને જ્યારે તમને P vs v મળશે ત્યારે મને આનો ગ્રાફ મળશે ધારો કે તિરાડ તેના કરતા લાંબી છે મારી પાસે આલેખ હશે જે આની નીચે છે આ a વત્તા da માટેનો લોડ સ્થાનાંતરણ આલેખ છે a થી a વત્તા da સુધી વધવા માટે પૂરતું છે જ્યારે આવું થાય ત્યારે શું થશે જ્યારે તિરાડ આગળ વધશે ત્યારે આખરે લોડ ઘટશે કારણ કે તે સતત વિસ્થાપન હેઠળ છે નિશ્ચિત પકડ તમારે આ સમજવું પડશે તેથી તમારી પાસે જે છે તે છે હું આ આલેખ ને નીચે થિ ઊચુ લઈ જઈશ ફક્ત એનિમેશનનું અવલોકન કરો તિરાડ a વત્તા da પર વધી રહ્યો છે જ્યારે તિરાડ a વત્તા da તરફ વધી રહ્યો છે મારે આ આલેખથી આ તરફ જવું પડશે અને તેથી જ આને ત્રુટક રેખા તરીકે મૂકવામાં આવે છે આને ત્રુટક રેખા તરીકે કેમ મૂકવામાં આવે છે જો હું એક નમુનો લઉં છું અને પછી આ લોડ P તરીકે કરું છું જ્યારે હું લોડ P પર પહોંચું છું ક્ષણ આગળ વધશે અને મારે ફક્ત આગલા આલેખથી અર્થઘટન કરવું પડશે રેખાચિત્ર બનાવો અહીં ફરીથી આપણે શોધીશું કે તાણની ઊર્જા કઈ રીતમાં બદલાય છે તેથી આપણે અંતિમ તાણ ઊર્જા શું છે તે જોશું આપણે પ્રારંભિક તાણ ઊર્જા પર ધ્યાન આપીશું અને આ કિસ્સામાં તાણ ઊર્જાને શું થાય છે તેની ટિપ્પણી કરીએ છીએ અને તે પહેલાં તમારે એક મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવું પડશે જેમ જેમ તિરાડ આગળ વધે છે પ્રણાલી પર કોઈ બાહ્ય કાર્ય કરવામાં આવતું નથી કારણ કે બાહ્ય ભારને ખસેડવાની મંજૂરી નથી તે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિરીક્ષણ છે આપણે વિગતવાર વસ્તુઓ શોધી રહ્યા છીએ તેથી આ કિસ્સામાં કોઈ બાહ્ય કાર્ય કરવામાં આવ્યું નથી એ સ્પષ્ટપણે તમે જાણો છો તમે અંતિમ ત્રિકોણ જોઈ શકો છો આ છે પ્રારંભિક ત્રિકોણ ખૂબ મોટો છે તેથી તમે જે શોધી શકશો તે એ છે કે આ કિસ્સામાં તાણની શક્તિ ઓછી થાય છે પ્રથમ એક બાહ્ય કાર્ય થાય છે 0 તાણ ઊર્જા ફેરફારો v1 ગુણ્યા P2 ના અડધા ભાગમાં અંતિમ એક બાદ પ્રારંભિક છે v1 નો અડધો ભાગ P1 માં આ કિસ્સામાં તે સતત સ્થાનાંતરણમાં થઈ રહ્યું છે તેથી v અંતિમ તેમજ પ્રારંભિક કિસ્સોોમાં સમાન રહે છે સતત વિસ્થાપન હેઠળ તિરાડની હાજરીમાં તાણ ઊર્જા પરિવર્તન અને તાણ ઊર્જા માં શું તફાવત છે તે કઈ નહીં પણ આ છે અને તમારે નોંધ લેવી પડશે કે તાણની શક્તિ ઓછી થાય છે અને તાણ ઊર્જામાં પરિવર્તન એ કઈ નહીં પણ v1 ગુણ્યા dp નો અડધો ભાગ છે જુઓ પહેલા કિસ્સામાં જ્યાં આપણે સતત ભાર જોયો હતો ત્યાં સ્થાનાંતરણમાં ફેરફાર થયો હતો બીજા કિસ્સામાં આપણે સતત વિસ્થાપન જોઈ રહ્યા હતા ભારમાં પરિવર્તન આવ્યું એક કિસ્સામાં તિરાડ વધારાને લીધે તાણની શક્તિમાં વધારો થયો બીજા કિસ્સામાં તિરાડ વધારાને લીધે તાણ ઊર્જામાં ઘટાડો થયો છે તેથી આ એક નિવેદન છે જે મેં શરૂઆતમાં કર્યું છે તે સમયે તમારી પાસે પ્રશંસા કરવા માટે પૃષ્ઠભૂમિ નથી કે શું આવી વસ્તુ થઈ શકે છે હવે તમે જોયું છે કે જ્યારે તમે સતત ભાર અને સતત સ્થાનાંતરણ હેઠળની પરિસ્થિતિને જુઓ છો તાણ ઊર્જાના ફેરફારો અલગ હોય છે અને હમણાં આપણે સામાન્ય લોડિંગ પર ધ્યાન આપીશું આપણે સુધારી રહ્યા નથી કે લોડ ફેરફાર સતત થઈ રહ્યો છે કે કેમ સ્થાનાંતરણ અથવા સતત લોડ તેથી તમે જે શોધી શકશો તે છે તે તફાવત છે એક કિસ્સામાં તમારી પાસે તાણ ઊર્જાના તફાવત તરીકે સંપૂર્ણ ત્રિકોણ છે બીજા કિસ્સામાં તે આ જેવું કાપાયેલ ત્રિકોણ છે તેથિ મારી પાસે આના જેવો વધારાનો લાલ ભાગ હશે અને અહીં આપણે કયા પ્રકારનાં પ્રોસેસર જોઈ રહ્યા છીએ તેની પ્રશંસા કરવામાં ફક્ત ગણિત તમારા બચાવમાં આવે છે અને તમે જાણો છો કે એનિમેશન પણ આ દ્રશ્ય અનુભવ આપવા માટે ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે સમજવા માટે આ આકૃતિને આરામથી દોરવા માટે આપણે આ વધારાનું ફેરફારો મોટા પ્રમાણમાં બતાવીએ છીએ આપણે જે જોઈએ છે તે મર્યાદામાં ડેલ્ટા P 0 તરફ નું વલણ ધરાવે છે અથવા ડેલ્ટા v 0 તરફ નું વલણ ધરાવે છે ભલે સતત લોડ અથવા સ્થાનાંતરણ જે તિરાડ વિસ્તરણ માટે ઉપલબ્ધ ઊર્જા ગણિતના દૃષ્ટિકોણથી સમાન છે શું થશે તમને મળશે dv નાનું છે dP 0 તરફ વલણ ધરાવે છે અને da પણ 0 છે આ ત્રિકોણનું શું થશે આ ત્રિકોણ ઘટતા જતા રહેશે તેથી આ નિરીક્ષણથી નિવેદન આપવાનું શક્ય છે તિરાડ વિસ્તરણ માટે ઉપલબ્ધ ઊર્જાની માત્રા સતત લોડ અને સતત વિસ્થાપન બંને માટે સમાન છે તેને જુઓ એનિમેશન તમને તે શારીરિક નિરીક્ષણ આપશે તેથી તમે જોઈ શકશો શું તમે આ કિસ્સામાં ત્રિકોણ બિલકુલ જોશો તમે આ કિસ્સામાં ત્રિકોણ બિલકુલ જોતા નથી તેથી તમારે તેને તે રીતે કલ્પના કરવી પડશે આ એકમાત્ર રસ્તો છે જે તમે તમારી જાતને તોષી શકો છો અને આ એનિમેશન તમને કલ્પના પ્રશંસા આપવા માટે સરસ રીતે કરવામાં આવ્યું છે અને તે જ અહીં સારાંશ છે વ્યવહારમાં કોઈપણ સામાન્ય લોડ સ્થાનાંતરણ વર્તનને સતત લોડ અને સ્થાનાંતરણના વિશિષ્ટ પગલા તરીકે ગણી શકાય તેથી તે અહીં બતાવવામાં આવ્યું છે કદાચ હું તેને વિસ્તૃત કરી શકું અને પછી બતાવી શકું તેથી મારી પાસે જે છે તે છે લોડ અને સ્થાનાંતરણ આ જેમ સામાન્ય ફેશનમાં બદલાઈ શકે છે આનો વિચાર સતત લોડ સતત સ્થાનાંતરણ સતત લોડ સતત સ્થાનાંતરણ જેવા પગલાં તરીકે થઈ શકે છે તેથી આપણે આ તાલીમમાં જે જોયું છે તે છે ઉપલબ્ધ લોડ અને સતત સ્થાનાંતરણના બંને કિસ્સાઓમાં ઉપલબ્ધ ઊર્જાની માત્રા સમાન છે એક કિસ્સામાં તાણ ઊર્જા તિરાડ વિસ્તરણ દ્વારા વધે છે બીજા કિસ્સામાં તાણ ઊર્જા તિરાડ વિસ્તરણ દ્વારા ઘટે છે તેથી આ વર્ગમાં આપણે ફક્ત ચાલુ રાખવા માટે ઇંગ્લિસ ઉકેલથી પ્રારંભ કર્યો જે અમને યાદ કરાવે છે કે જ્યારે તમારી પાસે તિરાડ હોય ત્યારે તણાવ ખૂબ ઉચા થઈ જાય છે અને શારીરિક અવલોકનને સમજાવવા માટે ગ્રિફિથ તેજસ્વી વિચાર સાથે બહાર આવ્યો તમને નવી સપાટીઓની રચના માટે ઊર્જાની જરૂર છે ગ્રિફિથે લીધું છે તે ખૂબ જ કી પગલું છે અને તેને સપાટીની ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સપાટીની ઊર્જા ખૂબ જ ઓછી છે જો તમે કાલ્પનિક રીતે સમસ્યા તરફ ધ્યાન આપતા નથી તો તમે સામાન્ય રીતે તેને બીજા ક્રમમાં અસર તરીકે લેશો અને તેને અવગણશો આ એન્જિનિયર્સ કરશે જ્યારે તમે જરૂરી પ્લાસ્ટિક ઊર્જાની તુલના કરો છો ત્યારે તે સપાટીની ઊર્જા કરતા ઘણા ઓર્ડર છે ગ્રિફિથ બરડ પદાર્થ પર આધારિત વાદ વિકસાવ્યો છે તેથી તે સપાટીની ઊર્જાની ભૂમિકાને ઓળખવા માટે ખૂબ જ હોશિયાર હતો અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિભાવનાત્મક પગલું હતું તેથી આ પ્રકરણમાં ધ્યેય એ શોધવાનું છે કે તિરાડની ઉન્નતિ માટે કયા પ્રકારની ઊર્જા આવશ્યક છે તે કરવા માટે આપણે સ્થિતિસ્થાપક તાણ ઊર્જા શોધવા માટે સોલિડ્સ ના મિકેનિક્સ ના સામાન્ય અભ્યાસક્રમમાં શીખ્યા છે તેવા વિવિધ વાકયઓની સમીક્ષા કરી છે પછી આપણે સતત લોડ અને સતત સ્થાનાંતરણ હેઠળ તિરાડવાળા ભાગનું વિશ્લેષણ કરવા આગળ વધ્યાં એક કિસ્સામાં અમને જોવા મળ્યું કે તાણની શક્તિમાં વધારો થયો છે બીજા કિસ્સામાં તાણની શક્તિમાં ઘટાડો થયો છે જો કે જ્યારે વધારાના ફેરફારો નાના હોય ત્યારે આપણે બતાવવા સક્ષમ હતા ઊર્જાની ઉપલબ્ધતા બંને કિસ્સોોમાં સમાન છે હવે પછીના વર્ગમાં આપણે વધુ પ્રગતિ જોશું